નમસ્તે આજે હું બોલ્ટની ડિઝાઇન પ્રક્રિયા વિશે ચર્ચા કરવા જઈ રહ્યો છું બોલ્ટ બે પ્રકારના હોઈ શકે છે જેનો સામાન્ય રીતે ઉપયોગ થાય છે એક સામાન્ય બ્લેક બોલ્ટ અને બીજો હાઈ સ્ટ્રેન્થ ફ્રિકશન ગ્રીપ બોલ્ટ છે હવે આજે પ્રથમ હું સામાન્ય બ્લેક બોલ્ટની ડિઝાઇન પ્રક્રિયા વિશે ચર્ચા કરીશ હવે આપણે જાણીએ છીએ કે એક બેરિંગ પ્રકારનો બોલ્ટ છે જે IS 800 2007 ના કલમ 10 3 માં આપવામાં આવ્યો છે અને બીજી ડિઝાઇન પ્રક્રિયા ઘર્ષણ પ્રકાર બોલ્ટ છે જે કલમ 10 4 માં આપવામાં આવી છે તેથી જ્યારે આપણે ડિઝાઇન પ્રક્રિયા જોશું ત્યારે હું સહભાગીઓને તેમના કોડ ખોલવા માટે કોડલ જોગવાઈઓનું પાલન કરવાનું સૂચન કરીશ અને સામાન્ય બ્લેક બોલ્ટને ડિઝાઇન કરતી વખતે આ કલમ 10 3 ખોલવા અને જ્યારે આપણે ડિઝાઇન કરવા જઈશું ત્યારે આપણે બે પ્રકારના સાંધા ખુલ્લેઆમ જોવા મળશે જે એક લેપ જોઇન્ટ છે જ્યાં બે પ્લેટો એક ચોક્કસ લંબાઈ પર એકસાથે ઓવરલેપ થયેલી હોય છે જેને લેપ જોઇન્ટ કહેવામાં આવે છે અને બીજું બટ જોઇન્ટ છે જ્યાં બે પ્લેટ એક જ પ્લેનમાં હોય છે અને અમુક કવર સિંગલ કવર હોઈ શકે છે અથવા ડબલ કવર હોઈ શકે છે જેને બટ જોઈન્ટ કહેવામાં આવે છે તો આજના લેક્ચરમાં આ બે પ્રકારના સાંધાઓને આવરી લેવામાં આવશે હવે સામાન્ય બ્લેક બોલ્ટની ડિઝાઈનિંગ માટે આપણે જોઈશું કે ભંગાણ ના માપદંડ શું છે અને તે ભંગાણ ના માપદંડોમાંથી તે શીયરને કારણે ભંગાણ થઈ શકે તેવી તાકાત શું છે અમે બ્લેક બોલ્ટ જાણીએ છીએ જ્યારે આપણે ડિઝાઇન કરવા જઇએ છીએ ધારો કે પ્લેટો અહીં છે અને અહીં બીજી પ્લેટ જોડાયેલ છે અને આપણે બોલ્ટ ડિઝાઇન કરી રહ્યા છીએ તો આ શીયર પ્લેનમાં ભંગાણ ની શક્યતા છે તેથી આ પ્લેનમાં શીયર ફેલ્યોર ચિત્રમાં આવી શકે છે જેના માટે આપણે બોલ્ટના શીયરની સ્ટ્રેન્થ શું છે તે શોધવાનું રહેશે પછી આપણે બોલ્ટની બેરિંગ સ્ટ્રેન્થ પર જઈશું એટલે કે મેં અગાઉ ચર્ચા કરી છે તેમ બેરિંગને કારણે પણ બોલ્ટ ફેઈલ થઈ શકે છે તો બેરિંગ ભંગાણ માટે તાકાતની ગણતરી શું હશે જેની આપણે ચર્ચા કરીશું આગળ બોલ્ટમાં તણાવને કારણે ભંગાણ છે બોલ્ટ તણાવમાં આવી શકે છે જેથી તેની પણ ગણતરી કરવી પડે આગળ આપણે પ્લેટની તાણ શક્તિ માટે જઈશું એટલે કે બોલ્ટ નાખવા માટે પ્લેટોમાં છિદ્ર બનાવવામાં આવે છે તેથી છિદ્રની હાજરીને કારણે પ્લેટની નેટ શક્તિમાં ઘટાડો થશે તેથી તે પણ આપણે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે પ્લેટની નેટ તાકાત શું છે અને બીજું પાસું એ છે કે સંયુક્ત શીયર અને તણાવનો અર્થ થાય છે કે કેટલીકવાર બોલ્ટ સંયુક્ત શીયર અને ટેન્શન હેઠળ લાગુ થાય છે તેથી તે પણ આપણે તપાસીશું અને આ 5 માંથી આપણે જોઈશું કે કઈ સૌથી ઓછી તાકાત છે અને સૌથી ઓછી તાકાત બોલ્ટની તાકાત હશે તેથી આપણે અલગ અલગ ભંગાણ માપદંડો માટે બોલ્ટની મજબૂતાઈ શોધવાનો પ્રયત્ન કરીશું એક છે શીયરિંગ પછી બેરિંગ અને પછી ટેન્સાઈલ સ્ટ્રેન્થ અને પછી પ્લેટની ટેન્સાઈલ સ્ટ્રેન્થ અને સંયુક્ત શીયર અને તણાવ જોઈશું હવે આપણે સામાન્ય બ્લેક બોલ્ટની ડિઝાઇન પર આવીએ હવે ક્લોઝ 10 3 માં તમે જોશો કે શીયર Vnsb માં બોલ્ટ કોડમાં fub તરીકે વર્ગમૂળ 3 nn Anb ns Asb માં આપેલ છે આ શીયર માં બોલ્ટની અમુક રિડક્શન ફેક્ટરમાં નજીવી ક્ષમતા છે જેને β lj કહેવામાં આવે છે પછી β lg અને β PKg તેથી આ Vnsb બીજું કંઈ નથી પરંતુ શીયર અને ફબમાં બોલ્ટની નજીવી ક્ષમતા છે ફબ એ બોલ્ટની અંતિમ તાણ શક્તિ છે તેથી વિવિધ પ્રકારના બોલ્ટ માટે બોલ્ટની અંતિમ તાણ શક્તિ અલગ હશે જે આપણે કોડમાંથી શોધી શકીએ છીએ અને આ Anb અને Ansb પર હું આવી રહ્યો છું Anb એ બોલ્ટનો નેટ તાણ વિસ્તાર છે જેને થ્રેડ ના મૂળમાં ધ્યાનમાં લેવો જોઈએ તેનો અર્થ એ છે કે જો આપણે આગલા પૃષ્ઠ પર જઈએ તો તમે અહીં સંપૂર્ણ જોશો જો આપણે જોશું કે સંપૂર્ણ બોલ્ટ ગ્રિપ આટલી છે મને માફ કરશો આ સંપૂર્ણ બોલ્ટ ગ્રીપ છે હવે ઉદાહરણ તરીકે કહો કે આ કિસ્સામાં શીયર પ્લેનમાં જે થ્રેડનો સમાવેશ થાય છે તે આ એક છે આ શીયર પ્લેન તે થ્રેડો દ્વારા સમાવવામાં આવેલ છે હવે શીયર પ્લેનમાં બાકાત થ્રેડો આ એક છે અથવા આ એક છે તેથી આ nn અને nb છે તેથી nn અને nb આપણે થ્રેડ પ્લેટને અટકાવ્યા વગર શીયર પ્લેનની સંખ્યા nn તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ તેથી nn એ પ્લેટને અટકાવતા થ્રેડો સાથે શીયર પ્લેનનો નંબર હશે તેનો અર્થ એ છે કે આ પ્લેટને અટકાવનાર nn હશે આ nn છે અને ns સંખ્યાનો અર્થ અહીં આ કિસ્સામાં ns મને માફ કરશો આ ns છે nn એક છે અને જો હું માનું છું કે આ પણ થ્રેડમાં અટકાવી રહ્યું છે તો આ બીજું એક nn છે અને આ ns છે ખરું તેથી એ જ રીતે ns એ પ્લેટોને અટકાવતા થ્રેડો વિના શીયર પ્લેનની સંખ્યા થ્રેડો સાથે સમાન છે હું ફરી એકવાર છેલ્લા પૃષ્ઠથી છેલ્લું પૃષ્ઠ શરૂ કરીશ માફ કરશો હું આથી હું અહીં થી શરૂ કરીશ તેથી હવે ઠીક છે તો હવે હું સામાન્ય બ્લેક બોલ્ટની ડિઝાઇન વિશે ચર્ચા કરવા જઈ રહ્યો છું આ IS 800 ના ક્લોઝ 10 3 માં આપવામાં આવ્યું છે હવે મેં કહ્યું તેમ સામાન્ય બ્લેક બોલ્ટની ડિઝાઇન શીયર ટેન્શન અને બેરિંગ અને પ્લેટના ટેન્શન હેઠળ ડિઝાઇન કરવાની હોય છે તેથી આપણે એક પછી એક જોઈશું અને આપણે જોઈશું કે કોડલ જોગવાઈઓ શું છે અને તે મુજબ આપણે શીયર હેઠળ બેરિંગ હેઠળ અને તણાવ હેઠળ બોલ્ટની ડિઝાઇનની મજબૂતાઈ શોધવાનો પ્રયાસ કરીશું હવે આ IS 800 2007 ના કલમ 10 3 માં ઉપલબ્ધ છે તેથી કલમ 10 3 જો તમે ખોલશો તો તમે જોશો કે શીયર માટે શીયરમાં બોલ્ટ માટે એક ફોર્મ્યુલા આપવામાં આવેલ છે કારણ કે Vnsb બરાબર fub વર્ગમૂળ 3 nn Anb ns Asb β lj આ કેટલાક ઘટાડાના પરિબળ છે હું આ ઘટાડો પરિબળ કેવી રીતે ગણતરી કરવી તેમાં આવશે અને પછી β p β PKg મળશે તેથી આ Vnsb મૂળભૂત રીતે બોલ્ટની નોમિનલ શીયર ક્ષમતા છે અને fub એ બોલ્ટની અંતિમ તાણ શક્તિ છે અને આ અંતિમ તાણ શક્તિ બોલ્ટની ભૌતિક લાક્ષણિકતા પર આધારિત છે તો આપણે કયા પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ તેના આધારે આપણે fub ની કિંમત શોધી શકીએ છીએ પછી nn nn એ પ્લેનને અટકાવતા થ્રેડો સાથે શીયર પ્લેનનો શીયર પ્લેન નંબર છે જે પ્લેનને ઇન્ટરસેપ્ટ કરે છે તે શું છે આ આપણે આ આકૃતિ પરથી જાણી શકીએ છીએ કે આ તે આકૃતિ છે જ્યાં તમે જુઓ છો કે આપણી પાસે એક પ્રકારનું પ્લેન છે જે શીયર પ્લેનમાંથી બાકાત કરાયેલા થ્રેડ છે એટલે કે આ બેમાં થ્રેડ નથી અને બીજો એક થ્રેડ છે જે શીયર પ્લેનમાં સમાવિષ્ટ છે એટલે કે આ થ્રેડ થ્રેડેડ ભાગ શીયર પ્લેનમાં શામેલ છે તેથી nn એ જ્યારે થ્રેડો પ્લેનને અટકાવે છે તે હશે અને એ જ રીતે ns એ શીયર પ્લેનની સંખ્યા હશે જેમાં થ્રેડો પ્લેનને અટકાવ્યા વિના ઇન્ટરસેપ્ટ કરે છે તો આ કિસ્સામાં ns 2 હશે અને nn આ કિસ્સામાં 1 હશે અને તે મુજબ આપણે Anb અને Anb અને Ans શોધવાનું છે કે આપણે કેવી રીતે શોધી શકીએ કે Ans એ પ્લેન શંકનો ક્રોસ સેક્શનલ વિસ્તાર છે પ્લેન શંકનો અર્થ થાય છે કે પ્લેનનો આ ભાગ ક્રોસ સેક્શનલ એરિયા આ ભાગને શંક કરે છે અને થ્રેડેડ ભાગ ક્રોસ સેક્શનલ વિસ્તારને આપણે Anb તરીકે ગણી શકીએ છીએ તેથી આપણે આ રીતે ગણતરી કરી શકીએ છીએ હવે આ થ્રેડેડ ભાગ જ્યારે આપણે ગણતરી કરીશું કે ક્રોસ સેક્શનલ એરિયા શું હશે હવે આપણે જાણીએ છીએ કે શંકના ભાગનો ક્રોસ સેક્શનલ એરિયા pi 4 d નો વર્ગ હશે જ્યાં d એ બોલ્ટનો નજીવો વ્યાસ છે પરંતુ જ્યારે આપણે થ્રેડેડ ભાગના નેટ વિસ્તારની ગણતરી કરવા માટે જઈ રહ્યા છીએ આપણે ચોક્કસ હદ સુધી ઘટાડીશું જે કોડ દ્વારા શંક વિસ્તારના ક્રોસ સેક્શનલ વિસ્તારના 0 78 ગણા તરીકે સૂચવવામાં આવ્યું છે તેનો અર્થ એ કે આ ઘટાડીને 4 d નો વર્ગ ના 0 78 ગણા કરવામાં આવશે તેથી થ્રેડેડ ભાગનો નેટ વિસ્તાર આપણે આ રીતે ધ્યાનમાં લઈશું તે એક β lj પછી β lg અને β PKg છે હવે β lj એ ઘટાડાનું પરિબળ છે જે લાંબા જોડાણમાં થતા n બોલ્ટને ઓવરલોડ કરવાની મંજૂરી આપે છે જો કનેક્શન ઘણું લાંબુ હોય જો કનેક્શન ઘણું લાંબુ હોય તો ત્યાં એક પરિબળ હશે જેને આપણે તેની ક્ષમતા સાથે ગુણાકાર કરવો પડશે અને તે જે પણ આવી રહ્યું છે આ પરિબળને β lj કહેવામાં આવે છે જે ઘટાડો પરિબળ છે એ જ રીતે β lg એ મોટી ગ્રીપ ની લંબાઈને કારણે ઘટાડો પરિબળ છે જો ગ્રીપની લંબાઈ મોટી હોય એટલે કે પ્લેટની જાડાઈ વધારે હોય અથવા ઘણી પ્લેટો આપવામાં આવે તો ગ્રીપની લંબાઈ વધે છે ધારો કે હું પ્લેટોની સંખ્યા વધારી રહ્યો છું અને તેની સાથે બોલ્ટ જોડી રહ્યો છું તેથી જો ગ્રીપની લંબાઈ વધુ હોય તો આપણે એક પરિબળને ગુણાકાર કરવો પડશે જેને મોટી ગ્રીપ લંબાઈ માટે ઘટાડો પરિબળ કહેવામાં આવે છે અને β PKg β PKg પ્લેટો પેકિંગ માટે ઘટાડો પરિબળ છે ધારો કે આપણી પાસે ગસેટ એટ મને માફ કરશો બટ જોઈન્ટ આપણી પાસે બે વિવિધ જાડાઈની પ્લેટ છે વિવિધ જાડાઈની બે પ્લેટોને હવે આપણે જોડવા માટે ચોક્કસ સંખ્યાના બોલ્ટ સાથે જોડાવાના છે આ એક પ્લેટ છે અને આ બીજી પ્લેટ છે તેથી આ ગેપ ઘટાડવા માટે આપણે પેકિંગ પ્લેટ્સ પ્રદાન કરવી પડશે તેથી તેને પેકિંગ પ્લેટ્સ કહેવામાં આવે છે તેથી આ પેકિંગ પ્લેટો જ્યારે આપણે ધ્યાનમાં લેવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે પ્લેટોના પેકિંગ માટે ઘટાડા પરિબળનો ઉપયોગ કરી રહ્યા છીએ જો કે જો તે 6 મીમી કરતા વધુ જાડી હોય તો જો આ પેકિંગ પ્લેટ 6 મીમી કરતા વધુ જાડી હોય તો આપણે β PKg ના ઘટાડા પરિબળનો ગુણાકાર કરવો પડશે હવે ડિઝાઇન શીયર ફોર્સ જેને Vdsb કહેવામાં આવે છે હું જે પેરામીટરનો ઉપયોગ કરું છું તે કોડમાં આપેલ પેરામીટરનું નામ લઈ રહ્યો છું Vdsb એ γ mb દ્વારા Vnsb ની બરાબર છે આ Vdsb એ ડિઝાઇન શીયર ફોર્સ છે અને γ mb એ આંશિક સલામતી પરિબળ છે આ γ mb કોષ્ટક 5 માં IS કોડમાં આપેલ છે કોષ્ટક 5 માં તમને બોલ્ટેડ કનેક્શન વેલ્ડેડ કનેક્શન માટે આંશિક પરિબળનો એક અલગ પ્રકાર મળશે અને વિવિધ કેસ માટે બોલ્ટ અથવા રિવેટ બોલ્ટ અથવા વેલ્ડેડ ના આંશિક સલામતી પરિબળનું મૂલ્ય તે જે સામગ્રી આપવામાં આવી છે તે મુજબ મળશે હવે આ γ mb આપણે અહીં ધ્યાનમાં લઈએ છીએ કારણ કે બોલ્ટ માટે આપણે 1 25 નો ઉપયોગ કરીએ છીએ હવે ચાલો આપણે ઘટાડાના પરિબળ પર આવીએ કે આપણે β lj ની ગણતરી કેવી રીતે કરી શકીએ આ લાંબા સાંધાને કારણે ઘટાડો પરિબળ છે આટલા લાંબા સાંધાનો અર્થ શું થાય છે જો સાંધાની આ લંબાઈ બોલ્ટના નોમિનલ વ્યાસના 15 ગણા કરતાં વધુ બને તો જો સાંધાની આ લંબાઈ બોલ્ટના નજીવા વ્યાસના 15 ગણા કરતાં વધુ થઈ જાય તો આપણે β lj ની ગણતરી આ 1 075 ઓછા lj 200d તરીકે કરી શકીએ છીએ તેથી આ સૂત્રમાંથી આપણે લાંબા સાંધાવાળા β lj ને કારણે ઘટાડાના પરિબળને શોધી શકીએ છીએ અને આ β lj 0 75 કરતા ઓછું ન હોવું જોઈએ અને 1 0 કરતા વધુ ન હોવું જોઈએ તેથી β lj 0 075 થી 1 0 સુધી બદલાશે આ રીતે આપણે β lj નું મૂલ્ય ગણતરી કરી શકીએ છીએ આગળ આપણે β lg ના મૂલ્યની ગણતરી કરીશું જે મોટી ગ્રીપની લંબાઈને કારણે ઘટાડાનું પરિબળ છે જેમ કે મેં કહ્યું કે મોટી ગ્રીપ લંબાઈનો અર્થ થાય છે કે જ્યારે આ લંબાઈ વધુ થઈ રહી છે અને જ્યારે આ lg મોટી ગ્રીપની લંબાઈ 5d કરતાં વધુ હોય ત્યારે d બોલ્ટ નો નોમિનલ વ્યાસ છે તેથી જ્યારે lg 5d કરતાં વધુ બને ત્યારે હું β lg મૂલ્યની ગણતરી આ રીતે કરી શકું છું 8d 3 lg બરાબર અને નોંધ કરો કે β lg β lj કરતા ઓછો હોવો જોઈએ અને lg 8d કરતા ઓછો હોવો જોઈએ તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ અન્ય ઘટાડાનું પરિબળ પેકિંગ પ્લેટ્સ માટે છે જે β PKg છે આ ફોર્મ્યુલા પરથી ગણવામાં આવે છે જે 1 ઓછા 0 125tPkg છે હવે જો પેકિંગ પ્લેટ્સ વધુ છે મને માફ કરશો tPkg જો આ 6 મીમી કરતાં વધુ હોય તો આપણે આ રીતે β Pkg ના ઘટાડા પરિબળનો ઉપયોગ કરી શકીએ છીએ જો તે 6 મીમી કરતાં ઓછી હોય તો આપણે આ ઘટાડાના પરિબળને ગુણાકાર કરવાની જરૂર નથી આપણે આ રીતે ગણતરી કરી શકીએ છીએ આપણે પહેલા જોયું કે શીયરમાં બોલ્ટ છે હવે બેરિંગ માટે કારણ કે મેં કહ્યું હતું કે શીયરિંગ ઈફેક્ટને કારણે બોલ્ટ ફેઈલ થઈ શકે છે અને બેરિંગ ઈફેક્ટને કારણે બોલ્ટ ફેઈલ થઈ શકે છે અને બોલ્ટ ટેન્શનને કારણે ફેઈલ થઈ શકે છે તેમજ પ્લેટ ટેન્શન ફેલ્યોરના તણાવને કારણે જોઈન્ટ ફેઈલ થઈ શકે છે પ્લેટ કે જે પણ ધ્યાનમાં લેવી પડશે તો શીયરિંગ સ્ટ્રેન્થની ગણતરી કેવી રીતે કરવી તે આપણે જોયું છે હવે આ ફોર્મ્યુલા પરથી ગણતરી કરવામાં આવેલ બેરિંગ સ્ટ્રેન્થ શોધીશું જે Vnpb બરાબર 2 5 kb d i t fu છે અહીં આ Vnpb એ બોલ્ટ ની નોમિનલ બેરિંગ સ્ટ્રેન્થ છે બોલ્ટ અને fu એ પ્લેટનો અલ્ટીમેટ ટેન્સાઈલ સ્ટ્રેસ છે બોલ્ટ નો નહીં યાદ રાખો અગાઉ આપણે અગાઉના ફોર્મ્યુલામાં બોલ્ટના અલ્ટીમેટ ટેન્સાઈલ સ્ટ્રેસ અલ્ટીમેટ સ્ટ્રેસની ગણતરી કરી છે પરંતુ અહીં તે પ્લેટની અંતિમ તાણ શક્તિ છે કારણ કે તે પ્લેટ પર બેરિંગ કરે છે અને d એ બોલ્ટનો નોમિનલ વ્યાસ છે d એ બોલ્ટનો નોમિનલ વ્યાસ છે અને t એ જોડાયેલ પ્લેટોની જાડાઈનો સરવાળો છે એટલે કે જોડાયેલ પ્લેટની કુલ જાડાઈ t હશે હવે બીજું પરિબળ એક અચલ છે જે Kb છે અને આ Kb આ થોડા પરિમાણોના નાના મૂલ્ય તરીકે ગણી શકાય છે e 3d0 p 3d0 ઓછા 0 25 fub fu અને 1 બેમાંથી જે ઓછું હોય તેથી આ થોડા માંથી નાનું d0 શું છે d0 એ છિદ્રનો વ્યાસ છે જેનો અર્થ નોમિનલ વ્યાસ ક્લિયરન્સ હોલ વ્યાસ d0 છે કેટલીકવાર આપણે કેટલીક પુસ્તકોમાં dh તરીકે રજૂ કરીએ છીએ તમને dh મળશે અને કેટલીકવાર તે d0 છે અને e એ એજનું અંતર છે અને p એ પિચ અંતર છે અને fub અને fu છે આપણે જાણીએ છીએ કે આ બધા જથ્થામાં નાનું Kb નું મૂલ્ય હશે તેથી Kb આપણે હવે ડિઝાઇન શીયર ફોર્સ Vdpb શોધી શકીએ છીએ જે તમે γ mb દ્વારા નોમિનલ શીયર ફોર્સ Vnpb થી ગણતરી કરી શકો છો γ mb એ બેર બોલ્ટનું આંશિક સલામતી પરિબળ છે અને આ મૂલ્ય 1 25 છે જે આપણે IS 800 2007 ના કોષ્ટક 5 માંથી શોધી શકીએ છીએ તેથી આપણે કોષ્ટક 5 માંથી γ mb ની કિંમત શોધી શકીએ છીએ અને આપણે ડિઝાઇન શીયર ફોર્સ મને માફ કરશો ડિઝાઇન બેરિંગ ફોર્સ શોધી શકીએ છીએ આગળ ટેન્શનમાં બોલ્ટ આવશે તેથી ટેન્શન માટે આપણે ટેન્શનમાં બોલ્ટની નોમિનલ ક્ષમતાની ગણતરી કરી શકીએ છીએ કારણ કે Tnb એ Anb 0 9 fub બરાબર છે અને તે fyb Asb γ m0 γ mb માં ઓછું હોવું જોઈએ તો Tnb આપણે આ ફોર્મ્યુલા પરથી ગણતરી કરી શકીએ છીએ પણ આપણે આની ગણતરી કરીશું અને આપણે તપાસવું પડશે કે Tnb આના કરતા ઓછું થઈ રહ્યું છે નહીં તો તમે આ મૂલ્યની ગણતરી કરશો તો જેમ આપણે કહ્યું તેમ fub એ બોલ્ટ fub નો અંતિમ તાણ તણાવ છે અને Anb એ શંક વિસ્તાર છે માફ કરશો Anb એ થ્રેડ પરનો નેટ વિસ્તાર છે અને Asb એ શંક પરનો ક્રોસ સેક્શનલ વિસ્તાર છે અને γ m0 1 1 છે જે ફરીથી આપણે IS 800 નું કોષ્ટક 5 પરથી શોધી શકીએ છીએ અને પછી γ mb પણ આપણે સમાન કોષ્ટકમાંથી શોધી શકીએ છીએ IS 800 કોષ્ટક 5 જે 1 25 છે અને આ રીતે આપણે Tnb નું મૂલ્ય શોધી શકીએ છીએ અને Fyb એ યીલ્ડ સ્ટ્રેસ છે બોલ્ટ સામગ્રીનોબોલ્ટ યીલ્ડ સ્ટ્રેસ છે આપણે શોધવાનું છે જેને fyb કહેવાય છે પછી આપણે Tdb એ ડિઝાઇન ટેન્સાઇલ ફોર્સ શોધી શકીએ છીએ જે γ mb Tnb હશે તેથી અને આપણે જાણીએ છીએ કે γ mb મૂળભૂત રીતે 1 25 છે અને આપણે γ mb Tnb તરીકે ડિઝાઇન ટેન્સાઇલ બળ શોધી શકીએ છીએ તેથી આપણે જે જોયું છે કે શીયરિંગને કારણે બેરિંગને કારણે અને તાણને કારણે બોલ્ટની મજબૂતાઈ આપણે ગણતરી કરી છે હવે બીજું પાસું એ છે કે બોલ્ટ ફેઈલ થઈ શકે છે એટલે કે પ્લેટની તાણ ભંગાણ ને કારણે સાંધા ફેઈલ થઈ શકે છે તેથી જો પ્લેટ ભંગાણ જાય તો સાંધા ભંગાણ જશે તેથી સાંધાના બોલ્ટની મજબૂતાઈની ગણતરી કરતી વખતે પ્લેટની તાણ ક્ષમતાની પણ ગણતરી કરવી પડે છે તેથી આપણે હવે પ્લેટની તાણ ક્ષમતાની ગણતરી કરીશું તેથી આ કિસ્સામાં આપણે γ m1 દ્વારા પ્લેટ Tnd ની તાણ ક્ષમતા 0 9 fu An તરીકે શોધી શકીએ છીએ અને આપણે જાણીએ છીએ કે fu એ પ્લેટનો અંતિમ તાણ તણાવ છે અને γ m1 એ આંશિક સલામતી પરિબળ છે જે 1 25 છે અને An એ પ્લેટનો નેટ અસરકારક વિસ્તાર છે ધારો કે પ્લેટ આના જેવી જોડાયેલી છે બે પ્લેટ આના જેવી સં જોડાયેલી છે ખરું હવે આપણી પાસે અહીં બોલ્ટ છે તેથી એક અવકાશ એ છે કે પ્લેટ પર લગાવવામાં આવેલા તાણ બળને કારણે તે ભંગાણ થઈ શકે છે અને તેથી જ્યારે આપણે પ્લેટની તાણ શક્તિની ગણતરી કરવા જઈશું ત્યારે આપણે પ્લેટનો નેટ વિસ્તાર નેટ અસરકારક વિસ્તારની ગણતરી કરીશું તેથી અસરકારક વિસ્તાર An શું હશે An b હશે જો આ b પ્લેટની પહોળાઈ હોય તો b ઓછા n d0 t કારણ કે b જો આપણે નક્કર પ્લેટની તાણ શક્તિની ગણતરી કરવી હોય તો આપણે ફક્ત b t શોધી શકીએ છીએ પરંતુ છિદ્રની હાજરીને કારણે નેટ વિસ્તાર ઓછો થવા જઈ રહ્યો છે જ્યારે નેટ વિસ્તાર ઓછો થવા જઈ રહ્યો છે તેથી પ્લેટની તાણ ક્ષમતા પણ ઓછી થવા જઈ રહી છે કારણ કે તણાવમાં બોલ્ટ વિસ્તારને ઘટાડવું એટલે હોલ એરિયા કાપવો પડશે અને હોલ એરિયા d0 છે એટલે કે બોલ્ટ નોમિનલ બોલ્ટ ડાયામીટર હોલ પર ક્લિયરન્સ નું ક્લિયરન્સ હવે બીજી ભંગાણ આવી શકે છે જે 5મી છે જે સંયુક્ત શીયર અને ટેન્શન સાથે બોલ્ટ છે કેટલીકવાર બોલ્ટને સંયુક્ત શીયર અને ટેન્શન માટે લાગુ કરવામાં આવે છે તેથી જ્યારે આપણે બોલ્ટની શીયર સ્ટ્રેન્થ અને ટેન્સિલ સ્ટ્રેન્થ ની વ્યક્તિગત રીતે ગણતરી કરીએ છીએ ત્યારે આપણે એ પણ ગણતરી કરવી પડશે કે જો શીયર અને ટેન્શન બંને કાર્ય કરે છે તો બોલ્ટની સંયુક્ત તાકાત કેટલી હશે અને તે આ ક્રિયાપ્રતિક્રિયાના સૂત્રમાંથી જાણવા મળે છે કે તેણે આ માપદંડને પૂર્ણ કરવું પડશે અને તે 1 0 કરતા ઓછું હોવું જોઈએ તેથી અહીં V એ એપ્લાઇડ શીયર ફોર્સ છે Vsd એ ડિઝાઇન શીયર ક્ષમતા છે Te એ બાહ્ય રીતે લાગુ કરાયેલ ટેન્શન છે Tnd એ ડિઝાઇન ટેન્શન ક્ષમતા છે તેથી માત્ર V Vsd કરતા ઓછો હોવો જોઈએ એટલું જ નહીં તે જાળવવા માટે Te એ Tnd કરતા ઓછો હોવો જોઈએ પણ તેને અનુસરવું પડશે એટલે કે આ તપાસ હાથ ધરવી પડશે અને આ બંનેનો સરવાળો 1 કરતા ઓછો હશે હવે આપણે જે પણ ચર્ચા કરી છે તે આપણે એક ઉદાહરણ દ્વારા કરીશું અને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે બોલ્ટની તાકાતની ગણતરી કેવી રીતે કરવી અહીં પહેલા આપણે બોલ્ટની શીયર સ્ટ્રેન્થની ગણતરીનું ઉદાહરણ આપી રહ્યા છીએ ઉદાહરણ તરીકે કહો કે આ એક એવું જોડાણ છે જ્યાં ત્રણ પ્લેટ એક બે અને ત્રણ પ્લેટ બોલ્ટ દ્વારા જોડાયેલ હોય છે તેથી સમસ્યા એ છે કે ગ્રેડ 4 6 ના 16 મીમી વ્યાસના બોલ્ટની શીયર સ્ટ્રેન્થની ગણતરી કરો અને નીચેની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બોલ્ટ ટ્રિપલ શીયર હેઠળ છે તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે શીયર પ્લેન આ એક છે આ બે છે અને આ ત્રણ છે તેથી શીયર સ્ટ્રેન્થની ગણતરી કરતી વખતે આપણે જાણીએ છીએ કે ફોર્મ્યુલા એ છે કે Vdsb એ fub વર્ગમૂળ 3 γ mb nn Anb ns Asb beta lg beta lj અને beta pkg હવે ધારો કે આપણી પાસે ટૂંકા સાંધાનો સાંધા છે એટલે સાંધા લાંબો નથી અને પકડની લંબાઈ મોટી નથી અને પેકિંગ પ્લેટ પણ આપવામાં આવી નથી તેથી આપણે આ ત્રણ શરતોને અવગણી શકીએ છીએ આ ઘટાડો પરિબળોની શરતો આપણે છોડી શકીએ છીએ બીજી વાત હવે આપણે આ ફોર્મ્યુલાના આધારે Vdsb ની કિંમતની ગણતરી કરવી પડશે ખરું હવે આપણે જાણીએ છીએ કે nn શું છે તે nn એ પ્લેનને અટકાવતા થ્રેડો સાથેના શીયર પ્લેનની સંખ્યા છે તેથી અહીં nn એ મૂળભૂત રીતે 1 છે થ્રેડોવાળા શીયર પ્લેનની સંખ્યા આ માત્ર 1 nn છે આ nn 1 ની બરાબર છે અને સંખ્યા છે શીયર પ્લેન થ્રેડો વગરના પ્લેનને અટકાવતા પ્લેન આપણી પાસે 2 છે આ 1 બીજું છે આ 2 આપણી પાસે ns છે ખરું તેથી બોલ્ટની ડિઝાઇન સ્ટ્રેન્થની ગણતરી કરતી વખતે આપણે nn નો ઉપયોગ 1 તરીકે ns 2 તરીકે કરીશું તેથી જો આપણે હવે જોઈએ કે બોલ્ટનો નોમિનલ વ્યાસ 16 મીમી તરીકે આપવામાં આવ્યો હતો તેથી છિદ્રનો વ્યાસ d0 16 2 હશે કારણ કે કોષ્ટક 19 મુજબ 16 મીમી વ્યાસ માટે બોલ્ટની મંજૂરી 2 મીમી હશે તેથી સમગ્ર વ્યાસ 18 મીમી થશે અને 4 6 ગ્રેડના બોલ્ટ માટે આપણે જાણીએ છીએ કે fub બોલ્ટનો અંતિમ તાણ 400MPa હશે અને સ્ટીલ ના Fe 410 ગ્રેડ માટે આપણે જાણીએ છીએ કે fu એ પ્લેટની અંતિમ તાણ શક્તિ છે જે 410MPa છે અને આંશિક સલામતી પરિબળ કોષ્ટક 5 માંથી આપણે γ mb તરીકે 1 25 તરીકે શોધી શકીએ છીએ તેથી હવે આપણે Anb ની કિંમત શોધી શકીએ છીએ Anb 0 78 pi 4 વર્ગ જે 157 છે અને Ans pi 4 d વર્ગ જે 201 આવે છે આમ Vdsb બોલ્ટની શિઅર ના કારણે ડિઝાઇન મજબૂતાઈને આપણે આ ફોર્મ્યુલા પરથી ગણતરી કરી શકીએ છીએ અને જો આપણે આ મૂલ્ય મૂકીએ તો આપણે 103 10 ની 3 ઘાત ન્યુટનની કિંમત શોધી શકીએ છીએ અથવા આપણે કહી શકીએ કે બોલ્ટની ડિઝાઇન શીયર તાકાત આટલી બની જશે Vdsb 103 કિલોન્યુટન હશે તો આ એક નાનું ઉદાહરણ છે જે આપણે બતાવ્યું છે કે જ્યાં માત્ર શીયર સ્ટ્રેન્થની ગણતરી કરવામાં આવી છે અને મલ્ટીપલ શીયર ને કારણે શીયર સ્ટ્રેન્થની ગણતરી કરવામાં આવી છે એટલે કે આપણે અહીં સમજવાનો પ્રયાસ કર્યો છે કે nn ની કિંમત શું હશે આપણે તેની કિંમત કેવી રીતે ગણીશું nn અને ns અને Anb અને Ans શું હશે અને તે મુજબ બોલ્ટમાં શીયરને કારણે ડિઝાઇન શીયર સ્ટ્રેન્થ Vdsb શું હશે તો આ કેસમાં બહુવિધ શીયરને કારણે ટ્રિપલ શીયરનું ઉદાહરણ તૈયાર કરવામાં આવ્યું છે અને તે બતાવવામાં આવ્યું છે મને આશા છે કે તમે આ ઉદાહરણ સમજી ગયા હશો તમારો ખૂબ ખૂબ આભાર